એબ્સોલ્યુટ એડ્રેસિંગ મોડ એબ્સોલ્યુટ જમ્પ સૂચના જમ્પ એડ્રેસ સ્પષ્ટપણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને સંબંધિત સરનામાંની સમસ્યા એ છે કે આ જમ્પ એડ્રેસ વર્તમાન સ્થાનથી 256 બાઈટ ની અંદર હોવું જોઈએ તેથી તે હંમેશા શક્ય ન હોઈ શકે તેથી આપણે શું કરી શકીએ કે આપણે એક નાનો રીલેટીવ જમ્પ લઈ શકીએ અને ત્યાંથી આપણે લાંબો જમ્પ મારવો પડી શકે છે તેથી તે એબ્સોલ્યુટ એડ્રેસિંગના માધ્યમ દ્વારા છે તેથી તમે હંમેશા એબ્સોલ્યુટ એડ્રેસિંગના ઉપયોગને નકારી શકતા નથી તેથી 8051 માં એબ્સોલ્યુટ જમ્પ સૂચનાના કિસ્સામાં આપણને અલગ સંસ્કરણ 1 વ્યુત્ક્રમ AJMP સૂચના મળી છે તેથી આ AJMP છે તે એક એબ્સોલ્યુટ જમ્પ છે પરંતુ અહીં તે વર્તમાન મેમરી બ્લોકમાંથી 2 કિલોબાઈટ સુધી મર્યાદિત છે તેથી આ 2 કિલોબાઈટમાં મર્યાદિત છે તેથી તમે 2 કિલોબાઈટથી આગળ વધી શકતા નથી તેથી શા માટે આ એડ્રેસ કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ A0 થી A7 અને આ A8 થી A10 છે તેથી કુલ 11 બિટ્સ ઓફસેટ રાખવા માટે અને 11 બિટ્સ દ્વારા સમર્પિત છે તેથી તમે સંખ્યાઓની કુલ શ્રેણીની શ્રેણીમાં સંખ્યાઓનો ઉલ્લેખ કરી શકો છો જે તમારી પાસે 2 કિલોબાઈટ છે તેથી પરિણામે તે 2 કિલોબાઈટથી વધુ ન હોઈ શકે આપણે આ AJMP આગામી સૂચના મેળવી શકીએ છીએ તેથી આ આગલી કિંમત 0 7 છે અને આ આગળની કિંમત અહીં છે તેથી એટલે કે આ સૂચના 0 7 0 5 તરીકે સમાપ્ત થાય છે તેથી આગળની સૂચના આ એક સરનામાં પર છે 0 7 0 6 આ 0 7 0 6 છે તેથી u એક કોડ છે જે આપણી પાસે AJMP માટે છે તેથી વાસ્તવમાં આ બિટ્સ વાસ્તવમાં મિશ્રિત છે તેથી તમે ખરેખર ખૂબ જ સરળતાથી તફાવત કરી શકતા નથી તેથી તમારે તેને વહેંચવું પડશે અને પછી જ તે આવશે તેથી આ 0 7 નથી તેથી આ તેના પર આધારિત હશે અને જો તમે માત્ર કોડમાં તપાસ કરશો તો તે આના જેવું હશે તેથી અહીં આ 0 7 0 6 સીધું મૂકવામાં આવે છે તે આ બિટ્સ અને આ બિટ્સમાં વિતરિત થાય છે તો આ વાસ્તવમાં આ છે અને આ આ જમ્પ સૂચનાનું બીજું સંસ્કરણ છે જે ljmp છે તો આ ljmp સૂચના છે તેથી આ ljmp છે ત્યાં એક લાંબો જમ્પ છે તેથી અહીં આપણી પાસે પ્રતિબંધ નથી તેથી sjmp સૂચનામાં આપણી પાસે આ વસ્તુ હતી અને આ ઑફસેટ માત્ર 11 બિટ્સ A0 થી A10 છે પરંતુ આ ljmp સૂચનામાં ઓફસેટ કુલ 16 બિટ્સ છે તેથી તમે તમારી પાસે રહેલી કુલ 64 k સરનામા જગ્યામાં શાખા કરી શકો છો તેથી 0000 થી FFFFh સુધીની શ્રેણી ખૂબ ઊંચી છે તેથી અહીં જ્યારે આપણે આગળ ljmp જેવું કહી રહ્યા છીએ ત્યારે તે મૂલ્યની ગણતરી કરવામાં આવશે તેથી આગળનું એડ્રેસ 0707 છે અને ઓફ કોડ 02 છે અને પછી એડ્રેસ ગમે તે હોય તેથી તે અહીં આવશે તે રીતે આ લાંબા સરનામાની ગણતરી કરવામાં આવશે તેથી આપણને જમ્પ સૂચનાના આ 3 પ્રકારો મળ્યા છે આપણને sjmp તરીકે ઉલ્લેખિત સંબંધિત જમ્પ સૂચના સાથે ઉલ્લેખિત સંબંધિત જમ્પ મળ્યા છે અને આપણને ajmp દ્વારા નિર્દિષ્ટ આ એબ્સોલ્યુટ જમ્પ સૂચના મળી છે અને આ એબ્સોલ્યુટ જમ્પ સૂચના 2 બાઈટ સૂચના છે અને એક સંબંધિત જમ્પ સૂચના પણ 2 બાઈટ સૂચના છે પરંતુ આ ljmp સૂચના 3 બાઈટ સૂચના છે તેથી તે રીતે આ ljmp વિસ્તારની જરૂરિયાતના સંદર્ભમાં થોડું મોંઘું છે અને જ્યારે આ માઇક્રોકન્ટ્રોલર નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તમે જાણો છો કે આ મેમરી સ્પેસ દુર્લભ છે તેથી આપણે કોડના ભાગમાં શક્ય તેટલી વધુ મેમરી સાચવવા માંગીએ છીએ તેથી જો તે એકદમ જરૂરી ન હોય તો આપણે ljmp નો ઉપયોગ કરવો જોઈએ નહીં તેથી આપણે ajmp સૂચના પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે તેના માટે એક બાઈટ ઓછી જરૂર પડશે અન્યથા કોઈ તફાવત નથી આગામી મહત્વનો ખ્યાલ જે આપણી પાસે છે તે સ્ટેક છે તેથી સ્ટેક જે આપણે જોયું તેમ છે તે મેમરીનો એક ભાગ છે અને સ્ટેક પોઇન્ટર તે સ્ટેકની ટોચ તરફ નિર્દેશ કરે છે તેથી આપણી પાસે 2 ઑપરેશન પુશ અને પૉપ હોઈ શકે છે પરંતુ પુશ ઑપરેશન પછીની કોઈપણ કિંમતને દબાણ કરશે જે આપણે સ્ટેકમાં સ્ટેક પોઈન્ટર દ્વારા નિર્દેશિત સ્થાન પર મૂકવા માંગીએ છીએ અને પૉપ સ્ટેકની ટોચ પરથી વેલ્યુ બહાર કાઢશે અને આપણને જોઈતા સ્થાન પર પહોંચી જશે તેથી સ્ટેક ઓરિએન્ટેડ ડેટા ટ્રાન્સફર માટે એક ઓપરેન્ડ નો ઉલ્લેખ કરી શકાય છે તેથી આપણે ફક્ત તે મૂલ્ય જણાવવાનું છે કે જેને આપણે દબાણ કે પોપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને સ્ટેક પોઈન્ટર એ અન્ય ઓપરેન્ડ છે કારણ કે મેમરી એક્સેસ ફક્ત સ્ટેક પોઈન્ટરના સંદર્ભમાં જ હશે તેથી ફક્ત સીધા એડ્રેસિંગમાં તેનો ઉપયોગ કરી શકાય છે તેથી આપણે આમ કરી શકીએ છીએ અને સ્ટેક દીઠ કોઈપણ કામગીરી કરતા પહેલા સૌથી મહત્વની બાબત એ છે કે સ્ટેક પોઇન્ટરનો પ્રારંભ કરવો તેથી જો આપણે સ્ટેક પોઈન્ટરને યોગ્ય રીતે આરંભ ન કરીએ તો આ સ્ટેક પોઈન્ટર અમુક ગાર્બેજ ના સ્થાન તરફ ઈશારો કરી શકે છે અને પછી આ પુશ પોપ મનસ્વી રીતે અમુક મેમરી લોકેશનમાં ફેરફાર કરશે તો શું કરવામાં આવે છે તેથી આ માટે કોઈપણ પુશ સ્વેપ ઑપરેશન કરતાં પહેલાં પ્રોગ્રામે પહેલા આ સ્ટેક પોઇન્ટર સેટ કરવું જોઈએ અને તે પ્રોગ્રામની શરૂઆતમાં અને પછી જ્યારે તે હોય ત્યારે થઈ શકે છે તેથી જેમ કે તે અન્ય ઓપરેટ કરી રહ્યું છે પુશ પોપ ઓપરેશન તેથી પ્રોગ્રામે તેને યોગ્ય રીતે સેટ કર્યું હોવાથી તે અપેક્ષિત છે કે તે કોઈપણ મહત્વપૂર્ણ પ્રોગ્રામ અને ડેટા ભાગોને દૂષિત કરશે નહીં તો અહીં MOV SP0x40hex છે તેથી 40 હેક્સનું મૂલ્ય સ્ટેક પોઇન્ટરમાં મૂકવામાં આવશે તેથી સ્ટેક પોઈન્ટર તેના પર શરૂ થાય છે અને પછી 0x55 ને પુશ કરો તો શું થાય છે કે પ્રથમ આ સ્ટેક પોઇન્ટર અપડેટ કરવામાં આવે છે સ્ટેક પોઇન્ટર 1 દ્વારા વધારો થાય છે પછી મેમરી સ્થાન સ્ટેક પોઇન્ટરને 55 x મૂલ્ય મળે છે તેથી સ્ટેક પોઇન્ટર 40 પર હોવાથી વાસ્તવમાં શું થાય છે તેથી મેમરી લોકેશન 41 ને મેમરી લોકેશન 55 ની સામગ્રી મળશે તેથી આ ફરીથી તમે 2 મેમરી સ્થાનો વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવાની એક રીત જોશો તેથી મેમરી લોકેશન 55 માંથી આપણે ડેટાને મેમરી લોકેશન 41 પર ટ્રાન્સફર કરી રહ્યા છીએ જે આપણી પાસે બીજી સૂચના છે જે પોપ સૂચના છે તેથી તમે ફરીથી કેટલાક સરનામાનો ઉલ્લેખ કરી શકો છો અથવા તમે આ વિશેષ રજિસ્ટરનો ઉલ્લેખ કરી શકો છો તેથી પોપ b ને મેમરી લોકેશન 55 ની કિંમત મળે છે તેથી તમે જોશો કે આપણે ફક્ત RAM અથવા SFR રજિસ્ટરને પુશ અથવા પૉપ કરવા માટે સ્પષ્ટ કરી શકીએ છીએ તેથી આપણે પૉપ સંચિત દબાણ કરી શકીએ છીએ તેથી આપણે acc નો ઉપયોગ કરવો જોઈએ અને A નો ઉપયોગ કરવો જોઈએ તેથી A નો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે A ને રજીસ્ટર તરીકે ગણવામાં આવે છે પરંતુ acc ને વિશેષ કાર્ય રજીસ્ટર તરીકે ગણવામાં આવે છે તેથી જ આપણે A નો ઉપયોગ કરી શકતા નથી પરંતુ આપણે સૂચનામાં acc નો ઉપયોગ કરવો પડશે સિવાય કોઈપણ રીતે તે તમે તે રજીસ્ટરો માટે સીધા જ મેમરી સરનામાંનો ઉલ્લેખ કરી શકો છો તેથી પુશ A એ અમાન્ય પુશ r0 અમાન્ય છે પુશ r1 અમાન્ય છે તેથી હું આના જેવા રજિસ્ટર્સનો ઉલ્લેખ કરી શકતો નથી આપણે પુશ એક્યુમ્યુલેટર પુશ acc પુશ psw પુશ b પુશ 13 x પુશ 0 લખી શકીએ છીએ તેથી આ બધું કરી શકાય છે અથવા તમે વિશિષ્ટ રજીસ્ટરની દ્રષ્ટિએ પણ લખી શકો છો જેમ કે પુશ 0 e 0 હેક્સ જેવા નંબરો તેથી તે આ પુશ acc જેવું જ છે પછી 0 f 0 hex pop છે તેથી તમે આ પોપ b જાણો છો તે જ છે તેથી તે રીતે આ પુશ પોપ સૂચનાઓ છે તેથી આ એસેમ્બલર્સ આ વસ્તુઓને તેઓ સ્વીકારશે નહીં પરંતુ તેઓ આને સ્વીકારશે તેથી તે ફક્ત અમુક પ્રકારની સગવડતા માટે કહી શકાય છે તેથી ડેટા ટ્રાન્સફર સૂચનાનો બીજો પ્રકાર એ છે કે જે એક્સચેન્જ તરીકે ઓળખાય છે તેથી વિનિમય આ 2 બાઈટના મૂલ્યોની આપલે કરે છે તેથી XCH a30 હેક્સ છે તેથી મેમરી લોકેશન અને A ની સામગ્રી મેમરી લોકેશન સાથે વિનિમય કરવામાં આવશે અને ફરી એ જ વાત કે આ બધી સૂચના આ A ભાગ નિશ્ચિત છે તેથી XCH A આ ભાગ નિશ્ચિત છે તેથી માત્ર બીજી વસ્તુ સ્પષ્ટ કરી શકાય છે તેથી તમે XCH AR0 જેવું કહી શકો છો તેથી A ને મેમરી લોકેશન r 0 8 2 by r 0 સાથે વિનિમય કરવામાં આવશે અને ત્યાં એક વિશેષ સંસ્કરણ XCHD છે તેથી તે વિનિમય અંક છે તેથી ફક્ત 4 બિટ્સનું વિનિમય થાય છે તેથી આ લોઅર ઓર્ડર 4 બિટ્સ એક્સચેન્જ થશે જેમ કે a અને r 0 ની વચ્ચે આ લોઅર ઓર્ડર 3 4 બિટ્સ એક્સચેન્જ થશે તેથી આ ઘણા કિસ્સાઓમાં ઉપયોગી છે જેમ કે ખાસ કરીને ઑપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન માટે તેથી આ પ્રકારની વિનિમય સૂચનાઓ ઉપયોગી છે ખાસ કરીને જ્યારે આપણે સેમાફોર પ્રકારના સિંક્રોનાઇઝેશન પ્રિમિટિવ્સ નો અમલ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ પ્રકારની માહિતીની આપલે ઉપયોગી થશે આગળ આપણે બીટ ઓરિએન્ટેડ ડેટા ટ્રાન્સફર પર ધ્યાન આપીશું તેથી આ એક ખૂબ જ શક્તિશાળી લક્ષણ છે જે આ 8051 માઇક્રોકન્ટ્રોલર પાસે છે અને તે બાબત માટે મોટાભાગના માઇક્રોકન્ટ્રોલર્સમાં આપણે જોઈશું કે તેને આ બીટ એડ્રેસેબિલિટી મળી છે અને આ તેને શક્તિશાળી બનાવે છે કારણ કે ઘણી વખત આપણે વિવિધ બિટ્સ સેટ કરવા પડે છે જે એક અલગ ફેશનમાં છે તેથી તે મુજબ માસ્ક પેટર્ન બનાવો અને તે રીતે બિટ્સ સેટ કરો તેથી તેને મોટી માત્રામાં કોડની જરૂર છે અને કદાચ આપણે ફક્ત કહ્યું કે નંબર મૂક્યો છે પછી યોગ્ય પેટર્ન પર આવવા માટે ડાબી શિફ્ટ અથવા જમણી શિફ્ટ કરો અને તે બધું તેથી તે ટાળી શકાય છે અને આપણે ત્યાં મૂલ્યો મૂકવા માટે સીધા જ વ્યક્તિગત બિટ્સને ઍક્સેસ કરી શકીએ છીએ તેથી આ બીટ ઓરિએન્ટેડ ડેટા ટ્રાન્સફર વ્યક્તિગત બિટ્સ વચ્ચે ટ્રાન્સફર કરે છે તેથી આ કેરી ફ્લેગ એ કેરી છે જે c છે જેનો ઉપયોગ સિંગલ બીટ તરીકે થાય છે તે સિંગલ બીટ એક્યુમ્યુલેટર તરીકે ઉપયોગ કરી શકાય છે અને આ RAM બીટ 2 0 થી 2 F તેથી તે બધા બીટ એડ્રેસેબલ છે જેમ કે આપણી પાસે MOV CP0 તેથી આ પોર્ટ 0s બીટ નંબર 0 કેરી ફ્લેગ પર આવશે પછી આ 67 હેક્સ જેમ કે આ એક કહો તો આ કેરી ફ્લેગ પર ખસેડી શકાય છે તેથી આપણી પાસે આ 2Ch 7 જેવું હોઈ શકે છે તેથી આ તે બીટ 67 હેક્સ જેવું જ છે તેથી તે તે જ છે તેથી બીટ નંબર 67 x અને આ 2Cx તેથી તેઓ કેરી ફ્લેગ પર આવશે તેથી તેઓ કહે છે કે આપણે ડેટા ટ્રાન્સફર માટે આ બીટ ઓરિએન્ટેડ સૂચનાઓનો ઉપયોગ કરી શકીએ છીએ હવે સ્પેશિયલ ફંક્શન રજીસ્ટર બીટ એડ્રેસેબલ છે તેથી તમે જોશો કે જો તમે આ P0 અને આ Tcon જેવી પેટર્નમાં જોશો તો તેઓ બીટ એડ્રેસેબલ છે અને અન્ય નથી તેથી તમે જુઓ છો કે 0 અથવા 8 સાથે સમાપ્ત થતા એડ્રેસ બીટ એડ્રેસેબલ છે જેમ કે 80 88 90 98 છે તેથી તે બીટ એડ્રેસેબલ છે અને તમામ 4 સમાંતર IO પોર્ટ છે તેથી તેઓ બધા થોડી એડ્રેસેબલ છે તેથી P0 P1 P2 P3 તેઓ બીટ એડ્રેસેબલ છે અને આ રજીસ્ટર જે 8 અથવા 0 સાથે સમાપ્ત થાય છે જે 8 વડે વિભાજ્ય છે તેથી તે બધા બીટ એડ્રેસેબલ છે હવે આગળ આપણે ડેટા પ્રોસેસિંગ સૂચનાઓ પર ધ્યાન આપીએ છીએ ત્યાં ઘણી ડેટા પ્રોસેસિંગ સૂચનાઓ છે 8051 માં જેમ કે ઉમેરો બાદબાકી વધારો ઘટાડો ગુણાકાર ભાગાકાર દશાંશ એડજસ્ટ વગેરે હોય છે તેથી આ રીતે ત્યાં હોય છે તેથી આપણી પાસે પર્યાપ્ત સૂચનાઓ જેવી કે એડ Abyte અને પરિણામ A રજિસ્ટરમાં ADD Cbyte માં મૂકી શકીએ છીએ તેથી ADDC Aબાઇટ છે તેથી તે કેરી સાથે ઉમેરશે તેથી તે પ્લસ બાઈટ પ્લસ કેરી A રજિસ્ટરમાં મૂકવામાં આવશે પછી સબટ્રેક્ટ SUBB સાથે બાદબાકી કરો તેથી તે ત્યાં હશે તેથી આ રીતે આપણે આવી સંખ્યાબંધ સૂચનાઓ મેળવી શકીએ છીએ તેથી તમે તેમાંના કેટલાક જોશો જેમ કે abyte ઉમેરો A ને A પ્લસ બાઇટ અને ADC Aબાઇટ મળે છે a ને પ્લસ સી બાય પ્લસ મળે છે આ સૂચનાઓ PSW ના 3 બીટ્સને અસર કરશે જેમ કે તે આ કેરી બીટ CY સહાયક કેરી બીટ અને ઓવરફ્લો બીટને અસર કરશે તેથી જો ઉમેરોનું પરિણામ FF કરતા વધારે હોય તો C બરાબર એક હોય છે એ જ રીતે સહાયક કેરી 1 હશે જો બીટ 3 થી બીટ 4 સુધીની હશે તેથી જો નિબલ પછી જો કેરી હશે તો આ બીટ એક પર સેટ થશે અને આ ઓવરફ્લો સેટ થશે જો બીટ 7 માંથી ઓવરફ્લો કેરી આઉટ થતી હોય પરંતુ બીટ 6 માંથી નહીં તેથી બીટ 7 માંથી કેરી આઉટ હોય પરંતુ બીટ 6 માંથી નહીં અથવા તેનાથી વિપરીત જો ઓવરફ્લો ફ્લેગ સેટ કરવામાં આવશે તેથી આ એવી સૂચનાઓ છે જે PSW રજિસ્ટરને અસર કરશે જેમ કે ઍડ C કૅરી ઓવરફ્લોને અસર કરે છે અને ઑક્સિલરી કૅરી ઍડ C ફરીથી તે બધાને અસર કરે છે હવે કેટલીક રસપ્રદ બાબતો જે આપણને મળી છે તે ગુણાકારની સૂચના છે જે કેરીને 0 પર સેટ કરશે અને ઓવરફ્લો પ્રભાવિત થશે પરંતુ બીજી નહીં તેવી જ રીતે વિભાજન કરો આ કેરી ફ્લેગને 0 પર સેટ કરશે અને તે ઓવરફ્લોને અસર કરશે નહીં પરંતુ સંચયકર્તા પછી SETB કેરીને અસર કરશે નહીં તેથી નામ સૂચવે છે તેમ કેરી એક સે બીટ કેરી પર સેટ હોવી જોઈએ તેથી આ કેરી એક સમાન સ્પષ્ટ કેરી પર સેટ છે કેરી બીટ 0 પૂરક કેરી બનાવશે તેથી કેરી બીટનું વર્તમાન મૂલ્ય ગમે તે હોય તેથી તે પૂરક બનશે તો આપણને લોજિકલ સી બીટ મળ્યો છે તેથી આ આવું છે આ કેરી સાથે બીટને સમાપ્ત કરશે તેથી જો આ બીટ 0 હોય તો તે હોઈ શકે છે તેથી તે સ્પષ્ટ કેરી છે તેથી જો આ બીટ એક છે તેથી આ અગાઉના ચાલુ રહેશે કેટલાક હશે તેથી તમે પોઝિશન કરી શકો છો તમે અમુક બીટ નંબરનો ઉલ્લેખ કરી શકો છો જેની સાથે કેરી સમાપ્ત થશે પછી આપણને આ ચાલ C મળી છે તેથી આપણે આ સૂચનાઓ જોઈશું હવે આ વધારાના ઉદાહરણની જેમ MOV A3Fh અને પછી ADD AD3h છે તો આની કિંમત શું હશે તેથી જો આપણે આ ઉમેરો કરીએ તો તે આના જેવું હશે હવે તેથી જે વસ્તુઓને અસર થાય છે તેને અસર કરો તે 1 અને OV બરાબર 0 છે પછી જો તમે આવું કરો તો 2 નું પૂરક સંકેત છે તેથી આપણને આ મળ્યું છે કારણ કે આ સંખ્યા 7 F છે અને આ 8 0 છે તેથી 8 0 છે 128 અને આ સંખ્યા 7 f છે 127 જો તમે સરવાળો કરો તો પરિણામ તે માઈનસ 1 હોવું જોઈએ તેથી બાઈનરી સંકેત માં જો આપણે 1 1 અથવા તેથી ઉમેરાઓ કરીએ તો આ સહાયક એકલ છે સમકક્ષ FF છે જે માઈનસ 1 છે તો તે જ રીતે જો આ ત્યાં 127 છે તો આ 127 નંબર છે આ 115 છે તેથી જો તમે તેને ઉમેરશો તો ઓવરફ્લો થશે કારણ કે આ વેલ્યુ 242ને 8 બીટ ટુના પૂરક ફોર્મેટમાં રજૂ કરી શકાતી નથી તેથી ત્યાં એક ઓવરફ્લો છે અને તે જ રીતે આપણને 113 નું ઋણાત્મક કહેવું મળ્યું છે તેથી આ 45 ની આ ઋણાત્મકની જેમ કોડેડ છે આ રીતે ફરીથી એક ઓવરફ્લો થશે કારણ કે આપણે ત્યાં સંખ્યાને રજૂ કરી શકતા નથી પરંતુ જો આપણે તે કરીએ તો કહે છે આ ધનાત્મક છે અને આ ઋણાત્મક છે તેથી ઉમેરા કર્યા પછી કોઈ ઓવરફ્લો નથી તેથી આ રીતે આપણે કેરી સહાયક કેરી અને ઓવરફ્લો ફ્લેગ્સને અસર કરતા વિવિધ વધારાના પરિણામો મેળવી શકીએ છીએ હવે ધારો કે આપણે એક પ્રોગ્રામ લખી રહ્યા છીએ જે આ Z X Y કરશે તેથી તે સ્થાનો 78 હેક્સ અને 79 હેક્સના સમાવિષ્ટોને ઉમેરશે અને તેને રજિસ્ટરમાં મેમરી સ્થાન 7 Aમાં મૂકશે તો આપણે શું કરીએ તેથી આપણે 3 સ્થિરાંકો X Y અને Z વ્યાખ્યાયિત કરીએ છીએ અને જેમ મેં કહ્યું કે આ સમ સમાન છે તો આ એસેમ્બલર ડાયરેક્ટીવ છે જે એસેમ્બલરને કહે છે કે મારા પ્રોગ્રામમાં જ્યાં પણ હું X લખું છું તમારે તેને 78 થી બદલવું જોઈએ તેથી તે એક સ્થિર સંખ્યા છે તેથી આ રીતે આનો અર્થ એ થાય કે આ એસેમ્બલી પણ સ્થાન 0 0 હેક્સ પર શરૂ થશે તેથી આ પ્રોગ્રામ જ્યારે લોડ થાય છે તેથી પ્રથમ સૂચના LJMP મુખ્ય સ્થાન 0 0 હેક્સ પર હશે તેથી જો તમે મેમરી નકશામાં જુઓ તેથી તે સ્થાન 0 0 0 0 પર આના જેવું હશે તેથી તે મુખ્ય માટે હવે LJMP મુખ્ય સૂચના મૂકશે તેથી આ તે પહેલા છે કે આપણને આ org 100 મળ્યું છે તેથી આ સ્થાન પર 0100 થી મારો વાસ્તવિક પ્રોગ્રામ શરૂ થાય છે તેથી ત્યાં મને આ મૂવ X મળ્યો છે અને આ બધા કોડ્સ તેઓ આ બિંદુથી શરૂ કરી રહ્યા છે તેથી જ્યારે આપણે પ્રોગ્રામ શરૂ કરીએ છીએ ત્યારે સિસ્ટમ શરૂ કરો તેથી તે સ્થાન 0 1 0 0 પર જવું જોઈએ તેથી એસેમ્બલર જ્યારે ઑબ્જેક્ટ કોડ જનરેટ કરે છે ત્યારે તે આ રીતે કરશે કે સ્થાન 0 0 0 0 પર તે સૂચના LJMP 1000 અને સ્થાન પર 0 1 0 0 આગળ મૂકશે તેથી તે પ્રોગ્રામના આ ભાગ માટે કોડ મૂકશે તેથી જ્યારે પ્રોગ્રામ ખરેખર પીસી પર એક્ઝિક્યુટ થશે જ્યારે આપણે પ્રોસેસરને રીસેટ કરીશું ત્યારે પીસી 0000 હશે તેથી તે આ સૂચના પર આવશે અને તે આ એક્ઝેક્યુટેડ LJMP 0100 બનાવશે પરિણામે તે આ બિંદુથી એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરશે તો આપણે અહીં શું કરી રહ્યા છીએ તેથી પહેલા આપણે X mov a78 હેક્સની સામગ્રીને ખસેડીએ છીએ તેથી મેમરી સ્થાન 78 ની સામગ્રી પછી AY ઉમેરો તેથી મેમરી સ્થાન 79 ની સામગ્રી A માં ઉમેરવામાં આવશે અને પછી ZA ખસેડો તેથી એક્યુમ્યુલેટરની સામગ્રી મેમરી લોકેશન 7a હેક્સમાં સાચવવામાં આવશે તેથી આ રીતે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે અને એડિશન પણ કરો તેથી આગળ આપણે થોડી વધુ જટિલ આવૃત્તિ જોઈએ જ્યાં આ XYZ આ સંખ્યાઓ 16 બીટ સંખ્યાઓ છે તેથી 8 બીટ નંબર હોવાને બદલે તે 16 બીટ નંબર છે પરંતુ 8 0 5 1 માત્ર 8 બીટ ઉમેરણ કરશે તેથી આપણે સાવચેત રહેવું જોઈએ કે 1 સ્ટેજથી આગળના સ્ટેજ સુધી તેથી તે carry નો પ્રસાર કરવો પડશે તો આપણે શું કરીએ તેથી હવે વ્યક્તિગત 7 8 તેથી 16 બીટ તરીકે વ્યક્તિગત સ્થાનો X નંબર 16 બીટ છે તેથી આપણે ધારીએ છીએ કે સ્થાન 78 હેક્સ પર આપણને X નંબર મળ્યો છે તેથી સ્થાન 7 8 અને 7 9 તેઓ X ની કિંમત અને પછી 7 A અને 7 B ધરાવે છે તેઓ Y ની કિંમત ધરાવે છે અને આ 7 C અને 7 D તેઓ ચલોને અનુરૂપ હશે જે તેઓ Z ચલને અનુરૂપ હશે તેથી આ XY અને Z આપણે તેમના સરનામાંને 78 7 7 8 7 a અને 7 CX તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ હવે આપણે જે પ્રોગ્રામ લખીએ છીએ તે આ રીતે છે આપણને X ની સામગ્રી રજીસ્ટરમાં મળે છે તેથી પ્રથમ બાઇટ 78 બાઇટ મેમરી લોકેશન 78 સામગ્રી A રજીસ્ટરમાં આવે છે તેથી જો આ સ્થાન 78 છે અને આ સ્થાન 79 છે તો હવે ઇન્ટેલ સંમેલનને અનુસરે છે કે ઉચ્ચ ઓર્ડર બાઈટ ઉચ્ચ ઓર્ડર સરનામાં પર હશે તેથી અહીં મને તેનો નીચલો ભાગ X મળ્યો છે અને આગળના સ્થાન પર મારી પાસે તેનો ઊંચો ભાગ હશે તેથી પ્રથમ નીચલા બાઇટ્સ ઉમેરવાના છે તેથી મેમરી સ્થાન 78 ની 78 સામગ્રી a માં આવે છે અને પછી AY ઉમેરો તેથી આ એક્યુમ્યુલેટર સાથે મેમરી લોકેશન 7 A ની સામગ્રી ઉમેરશે અને પરિણામ ગમે તે હોય તેથી આપણે સ્થાન 7 C હેક્સ પર સંગ્રહિત કરી રહ્યા છીએ અને પછી મેમરી સ્થાન X પ્લસ 1 ની સામગ્રી એટલે કે X 78 છે તેથી 78 વત્તા 179 તેથી મેમરી સ્થાન 79 ની સામગ્રી A માં આવશે અને પછી આપણે સામગ્રી ઉમેરીશું મેમરી લોકેશન Y1 કે જે 7 b છે તે A સાથે અને અહીં એડનો ઉપયોગ કરવાને બદલે આપણે ADC નો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે અગાઉ કેટલીક કેરી જનરેટ થઈ હશે અને તે કેરી હવે ઉમેરવી પડશે તેથી આપણી પાસે 16 બીટ નંબરો છે તેથી બે 16 બીટ નંબરો તેથી આપણે હમણાં જ આ લોઅર લોઅર ઓર્ડર બાઈટ ઉમેર્યું છે હવે અહીંથી એક કેરી જનરેટ થઈ શકે છે તેથી તે કેરી આગામી તબક્કામાં ઉમેરવાની રહેશે તેથી તેથી જ આ adc નો ઉપયોગ થાય છે તેથી આ adc સૂચના છે તેથી આમાં a અને Y પ્લસ 1 ઉમેરવામાં આવશે અને કેરી પણ ઉમેરવામાં આવશે અને પરિણામ મેમરી લોકેશન Z પ્લસ 1 પર સંગ્રહિત કરવામાં આવશે જે સ્થાન 7 D છે જે ઉચ્ચ ઓર્ડર બાઈટ છે તેથી તે ઉચ્ચ ઓર્ડર સરનામા પર જશે તેથી આગળ તમે બાદબાકી સૂચના જુઓ SUBB ઉધાર સાથે બાદ કરો તો આ SUBB A0x4F કહેવા જેવું થશે તેથી તે શું કરશે તેથી એક્યુમ્યુલેટરને માઈનસ 4 એફ માઈનસ સી મળશે પરંતુ આપણી પાસે કોઈ પેટા સૂચના નથી તેથી જ્યાં આ b નથી ત્યાં કોઈ સૂચના નથી તો આ તમારી પાસે એવી કોઈ સૂચના નથી કે જ્યાં આ b ગેરહાજર છે જો કે આપણે એડ માટે એડ અને એડસી મેળવ્યા છે પરંતુ અહીં આપણી પાસે માત્ર કંઈ નથી તેથી જ્યારે પણ તમે બાદબાકી કરો તો આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે carry ને પહેલા સાફ કરીએ તો જ્યારે પણ કોઈ પણ બાદબાકીની ક્રિયા કરતા પહેલા આપણે પહેલા carry સાફ કરવી પડશે અને પછી આપણે કહેવું પડશે કે અલ્પવિરામ ઉધાર સાથે બાદબાકી કરો ત્યારથી આપણને જે પણ બાદબાકીમાં રસ છે તે રીતે આપણે તે કરવું પડશે પછી આપણને INC Aની જેમ ઇન્ક્રીમેન્ટ અને ઘટાડાની સૂચનાઓ મળી છે તે A ને ઇન્ક્રીમેન્ટ કરે છે પછી INC બાઇટ તેને ઇન્ક્રીમેન્ટ બાઇટ INC DPTR તે ડેટા પોઇન્ટરને ઇન્ક્રીમેન્ટ કરે છે તેવી જ રીતે તમને ડિક્રિમેન્ટ પ્રકારની સૂચના મળી છે તેથી વધારો અને ઘટાડાની સૂચનાઓ તેઓ વહન ફ્લેગને અસર કરતા નથી તેથી 8085 ની સરખામણીમાં આ એક તફાવત છે જ્યાં તેઓ વહન ફ્લેગને અસર કરી રહ્યા હતા પરંતુ તેઓ 0 ફ્લેગને અસર કરશે પરંતુ તેઓ વહન ફ્લેગને અસર કરશે નહીં તેથી આપણી પાસે માત્ર બીજી રસપ્રદ બાબત એ છે કે આપણે ફક્ત તે ડેટા પોઇન્ટરને વધારી શકીએ છીએ આપણે ડેટા પોઇન્ટરને ઘટાડી શકતા નથી તેથી જો તમારી પાસે એરે છે અને તમારા બાહ્ય સ્ટોરેજમાં છે અને તમે કહો છો કે DPTR આ તરફ નિર્દેશ કરે છે તો પછી ક્રમિક સ્થાનોને ઍક્સેસ કરવા માટે તેથી તમે DPTR સારી રીતે વધારી શકો છો પરંતુ જો તમે ઉપર જવા માંગતા હો તો તે શક્ય નથી તેથી તમે DPTR મૂલ્યમાં ઘટાડો કરી શકતા નથી તેથી તે હેતુ માટે તમારે તે DPL રજિસ્ટરનો ઉપયોગ કરવો પડશે તેથી તમારે DPL રજિસ્ટરનો ઉપયોગ કરવો પડશે તેથી તમે ડીપીએલને વધારીને ઘટાડી શકો છો પરંતુ જ્યારે પણ તમે જોડીનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે તમે જોડીનો ઉપયોગ કરી રહ્યાં હોવ તેથી તમે આ વસ્તુ કરી શકતા નથી તેથી તમારે DPTR માં લખવું પડશે તે હંમેશા માત્ર ઇન્ક્રીમેન્ટ છે તેથી આગળ આપણે 16 બીટ શબ્દ વધારવાનું ઉદાહરણ જોઈએ આપણે ધારીએ છીએ કે 16 બીટ શબ્દ r3 r2 જોડીમાં સંગ્રહિત છે તેથી r3 ને હાયર ઓર્ડર બાઈટ મળ્યો છે r2 ને લોઅર ઓર્ડર બાઈટ મળ્યો છે તેથી પહેલા આપણે r2 ની સામગ્રીને A રજિસ્ટરમાં ઉમેરો A1 સાથે મેળવીએ છીએ તેથી ઇન્ક્રીમેન્ટને બદલે કારણ કે જો આપણે જો હું તમને કરી શકું તો હું અહીં ઇન્ક્રીમેન્ટનો ઉપયોગ કરી શક્યો હોત પરંતુ જો હું ઇન્ક્રીમેન્ટ સૂચનાનો ઉપયોગ કરું તો કેરી ફ્લેગને અસર થશે નહીં પરંતુ તે 16 બીટનો ઉમેરો હોવાથી આપણે ઇચ્છીએ છીએ કે તેમાંથી કેરી જનરેટ થવી જોઈએ તો આ ઉમેરણ ક્યારે થાય છે તેથી જ્યારે તમે આ કેરીમાં આને ઉમેરી રહ્યા હોવ ત્યારે જનરેટ થવો જોઈએ જેથી કરીને આ કેરીને એડિશનના આગલા તબક્કામાં ફેલાવી શકાય તેથી આમ કરવાને બદલે આપણે આ ઉમેરો એકનો ઉપયોગ કરીએ છીએ પછી પરિણામ આપણે r2 રજિસ્ટરમાં સંગ્રહિત કરીએ છીએ અને r2 રજિસ્ટર મૂલ્યમાં વધારો થાય છે અને પછી આપણે કરવું પડશે તેથી તે અમુક કેરી જનરેટ કરી શકે છે તેથી પછી r3 મૂલ્ય આ રજિસ્ટર પર ખસેડવામાં આવે છે અને પછી addc a 0 તેથી આ એ હશે કે આપણી પાસે પહેલેથી જ r3 છે અને જો અમુક કેરી જનરેટ કરવામાં આવી હોય તો તે કેરી ઉમેરવામાં આવશે અને કારણ કે r2 પહેલેથી જ ઉમેરાયેલ છે તેથી આપણી પાસે આ r2 ફરીથી ઉમેરવા માટે નથી તેથી આ 0 છે તેથી તે રીતે આપણે આ મેળવીશું આખરે આ મૂલ્યને r 3 પર ખસેડવું પડશે તેથી તેથી આ r2 r3 ની જોડીમાં વધારો થાય છે અને r2 1 વડે વધે છે જો કેરી જનરેટ કરવામાં આવી હોય કેરી r3 ની સામગ્રી સાથે ઉમેરવામાં આવે છે કે આ પ્રોગ્રામ કેવી રીતે એક્ઝિક્યુટ થઈ રહ્યો છે તેથી જો તમે 16 બીટ ઓપરેશન કરી રહ્યા હોવ તો આ રીતો તમારી પાસે છે તેથી ઘણી વખત ઇન્ક્રીમેન્ટ ડીક્રમેન્ટ સૂચનાનો ઉપયોગ કરવાને બદલે આપણે પ્રોગ્રામને વહન કરવા માટે આ એડ સૂચના અથવા બાદબાકી સૂચનાનો ઉપયોગ કરવો પડશે